અસાઇનમેન્ટ 3 પ્રોબ્લેમ 1 5 આ અને આના પછીના ટ્યુટોરિયલ માં આપણે અસાઇનમેન્ટ 3 હલ કરવા જઈ રહ્યા છીએ અસાઇનમેન્ટની પ્રથમ પ્રોબ્લેમ ઇમેજ ચાર્જ પર છે અને તે એ છે કે જો આપણી પાસે ગ્રાઉન્ડ થયેલ x z અને y z સમતલ છે તો ત્યાં પોટેન્શિયલ 0 છે અને આપણે x0y0 પોઝિશન પર q ચાર્જ લઈએ છીએ જો હું લાલ રંગ v દ્વારા બતાવેલ આ રિજન xy માં પોટેન્શિયલ માટે સોલ્વ કરવા માંગું તો આ પ્રોબ્લેમ માટે ઇમેજ ચાર્જ શું હોવો જોઈએ તેથી આપણે ઇમેજ ચાર્જ એવો લઈએ છીએ કે બાઉન્ડ્રી કન્ડિશન સેટિસ્ફાઇડ થાય જો આપણે પોટેન્શિયલ 0 બનાવવાની ઇચ્છા રાખીએ તો આપણે x z સમતલમાં પોટેન્શિયલ 0 બનાવવાની ઇચ્છા રાખીએ છીએ તમને આશ્ચર્ય થવું જોઈએ કે z ક્યાંથી આવે છે z અહીં કાગળ માંથી બહાર આવી રહ્યું છે તેથી જો હું આ x z સમતલમાં પોટેન્શિયલ 0 બનાવવા માંગું છું તો પછી q ચાર્જ મૂકવો જોઈએ ચાલો હું તેને સહેજ અલગ રંગથી બનાવું તેથી ત્યાં x0 y0પર q ચાર્જ ડાર્કર છે આ ચોક્કસ સમતલની આજુબાજુ પોટેન્શિયલ 0 બનાવે છે જો કે આ y z સમતલ પર 0 બનાવતું નથી તે આ સમતલ છે તેને તે સમતલ પર 0 બનાવવા માટે હું હવે x0y0 પર ચાર્જ q મૂકીશ જે આ બધા પર પોટેન્શિયલ 0 બનાવશે પરંતુ આ ફરીથી x z સમતલ પર પોટેન્શિયલ બનાવે છે અને હું તેને ન્યૂટ્રલાઇઝ કરીશ આને ન્યૂટ્રલાઇઝ કરવા માટે મેં ત્રીજો ઇમેજ ચાર્જ q બિંદુ x0 y0 પર મુક્યો છે હવે તમે જોશો કે ગુલાબી રંગનો ચાર્જ અને લીલા રંગનો ચાર્જ y z સમતલ પર પોટેન્શિયલ 0 બનાવે છે લાલ અને લીલો રંગનો રીયલ ચાર્જ x z સમતલમાં પોટેન્શિયલ 0 બનાવે છે અને જાંબલી અને ગુલાબી રંગમાં q ફરી તેને x z સમતલમાં 0 બનાવે છે રીયલ ચાર્જ q અને લાલ q તેને y z સમતલ પર 0 બનાવે છે તેથી આ તમામ ચાર્જ સેટ ડિઝાયર્ડ બાઉન્ડ્રી પર પોટેન્શિયલ 0 બનાવે છે તેથી મારી પાસે ઇમેજ ચાર્જ x0y0 પર q ચાર્જ x0 y0 પર q ચાર્જ અને x0 y0 પર ચાર્જ q છે પ્રોબ્લેમ નંબર 2 પોઇન્ટ ચાર્જ 5 cm સેન્ટિમીટર ના ગ્રાઉન્ડેડ કંડક્ટિંગ ગોળાના કેન્દ્રથી 7 cm ના અંતરે લોકેટેડ છે તેથી મારી પાસે ગ્રાઉન્ડેડ કંડક્ટિંગ ગોળો છે તેનો અર્થ છે કે આના પર પોટેન્શિયલ 0 છે અને મારી પાસે કેન્દ્રથી મોટા a અંતરે લોકેટેડ પોઇન્ટ ચાર્જ q છે આ ગોળાની R ત્રિજ્યા છે અને કેન્દ્ર થી આ પ્રારંભિક અંતર r0 છે હું તેને ટોપ પર બતાવીશ કેન્દ્રથી આ અંતર r0 છે પછી આપણે આ બિંદુએ ચાર્જ Q ના પોટેન્શિયલની ગણતરી કરવા માંગીએ છીએ ત્યાં પોટેન્શિયલ કેમ છે ત્યાં પોટેન્શિયલ છે કારણ કે અહીં આ q નેગેટિવ ઇમેજ ચાર્જ qઆપે છે અને તે તેને એટ્રેક્ટ કરે છે હવે પોટેન્શિયલની ગણતરી કરવા માટે r પર ચાર્જ લઈ જવા કરવા પડતા કાર્યની ગણતરી કરો અને તે કરેલ કાર્યએ અનંત પર પોટેન્શિયલ ઉર્જા r0 પર પોટેન્શિયલ ઉર્જા ની બરાબર હશે હું કરેલ કાર્યની ગણતરી કેવી રીતે કરી શકું હું આ ચાર્જ પર ફોર્સ ની ગણતરી કરીને ગણતરી કરીશ આ ચાર્જ પર ઇમેજ ચાર્જ qથી ઉદભતો ફોર્સ qRr છે જો તેનું અંતર r હોય નોંધો કે હું r અંતર લઈ રહ્યો છું કારણ કે હું ઇમેજ ચાર્જને r0થી તરફ ખસેડીશ અને qએ dR2r અંતરે છે તેથી q અને q વચ્ચેનું અંતર r R2r છે જે r2 R2r બરાબર છે અને તેથી ચાર્જ અને ઇમેજ ચાર્જ વચ્ચેનો એટ્રેક્ટિવ ફોર્સ F14π0qR qr2r r2 R22 છે તેથી આ ફોર્સ F14π0q2Rrr2 R22 છે આ કરેલું કાર્ય છે આ એટ્રેક્ટિવ ફોર્સ છે હું વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગુ કરીશ તેથી આ ચાર્જને r0થી અનંત તરફ ખસેડવા માટે કરેલું કાર્ય 0F drq2R4π0r0rdrr2 R22 છે

આને ઇન્ટીગ્રેટ કરવા માટે r2 R2z2 લઈએ જેથી zdzrdr હોય અને તેથી કરેલું કાર્ય Wq2R4π0r02 R2zdzz4 છે F14π0qR qr2r r2 R2214π0q2Rrr2 R22 0F drq2R4π0r0rdrr2 R22 Let r2 R2z2zdzrdr Wq2R4π0r02 R2z dzz4 અને તેથી કરેલું કાર્ય Wq2R4π0r02 R2dzz3 છે જે Wq2R4π0121r02 R2છે

હવે આપણને આપવામાં આવ્યું છે કે q8µC R5 cm5×10 2m અને r07 cm7×10 2m છે અને તેથી મને જે જવાબ મળે છે તે કરેલું કાર્ય W64 ×10 12×5×10 2×9×1092××10 4 છે જે W64 ×5××92×2410 1 છે તેથી કરેલું કાર્ય W6 0 J આવે છે

0 Joules તેથી આપણે જે બતાવ્યું છે કે જો મારી પાસે આ મેટાલિક ગોળો ગ્રાઉન્ડેડ છે અને જો હું 7 cm થી સુધી 8µCનો આ ચાર્જ લઉં તો કરેલું કાર્ય V V6 0 J છે V0 લેતા મને V 6 0 J જવાબ મળે છે આગળનો પ્રશ્ન એ છે કે જો આપણે R ત્રિજ્યાનો મેટાલિક ગોળો લઈએ અને તેના પર ઇલેક્ટ્રોન્સ એસેમ્બલ કરીને તેનો ચાર્જ લેવામાં આવે જ્યારે ઇલેક્ટ્રોન આવે છે ત્યારે આપણે આમાં કરેલું કાર્ય શું માનીશું આ ગોળામાં ઇલેક્ટ્રોનનો ચાર્જ સ્પ્રેડ થયેલ છે અથવા આપણે આ ચાર્જ R ત્રિજ્યા પર સ્પ્રેડ થયેલ છે તેમ લઈશું તેથી જો મારી પાસે n ઇલેક્ટ્રોન છે તો મેટાલિક ગોળા માટે n ઇલેક્ટ્રોન પોટેન્શિયલ V14π0n eRને જન્મ આપવા જઈ રહ્યા છે જો હવે હું એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન લાવીશ તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનને લાવવાનું કામ V e બનશે જે V e14π0ne2R થશે આ n ઇલેક્ટ્રોનની સંખ્યા n થી n 1 તરફ જવાથી છે V e14π0ne2R તેથી જ્યારે આપણે n ને 0 થી N વધારીએ છીએ ત્યારે નેટ થયેલું કાર્ય અથવા કુલ થયેલું કાર્ય આ બધા વ્યક્તિગત કાર્યનો સરવાળો હોઈ શકે છે જે કુલ થયેલું કાર્ય n0N 114π0n e2R છે જે મને કુલ થયેલું કાર્ય 14π0N 2Rઆપે છે અને તે જવાબ છે તેનું સરસ અર્થઘટન છે તમે કન્વેન્શનલી જોશો જ્યારે હું કોઈ ગોળાને ચાર્જ q વડે ચાર્જ કરું છું ત્યારે આપણે શું કરીએ છીએ આપણે V dq કરીએ છીએ જે V dq14π00QqRdqછે અને આપણને V dq14π0Q22R જવાબ મળે છે કુલ થયેલ કાર્યn0N 114π0ne2R14π0N2R V dq14π00QqRdq14π0Q22R તેથી જો હું અતિ સૂક્ષ્મ ચાર્જ સાથે ઇલેક્ટ્રોન લાવી શકું તે એક સમયે 1 ઇલેક્ટ્રોન લાવતું નથી પણ તે ઇલેક્ટ્રોનને અતિ સૂક્ષ્મ ચાર્જમાં તોડી નાખે છે તો પછી કુલ થયેલું કાર્ય 14π0N2e22R થયું હોત જો કે આપણે ઇલેક્ટ્રોન તોડી રહ્યા નથી આપણે એક સમયે એક ઇલેક્ટ્રોન લાવી રહ્યા છીએ તેથી હું એમાં દરેક ઇલેક્ટ્રોન n વખત એસેમ્બલ કરવાની જરૂરી ઉર્જાની ગણતરી કરી શકું છું પ્રત્યેક ઇલેક્ટ્રોન એસેમ્બલ કરવા માટે 14π0e22R કાર્યની આવશ્યકતા હોય છે જો હું દરેક ઇલેક્ટ્રોન બીટને અતિ સૂક્ષ્મ ચાર્જમાં લાવીને ભેગા કરું છું તો ઇલેક્ટ્રોનને 14π0Ne22R કાર્ય ની જરૂર પડશે આ તે જ રકમ છે જે હું ડાબી બાજુ બતાવી રહ્યો છું તેની ઉર્જાની ગણતરી વધુ કરું છું જો હું આને બાદ કરું તો મને સાચો જવાબ મળવો જોઈએ અને તે મારો જવાબ છે તે આપણા જવાબનુ અર્થઘટન છે આગળનો પ્રશ્ન નંબર 4 આપણે પૂછી રહ્યા છીએ કે જો R ત્રિજ્યાના ગોળા માં ચાર્જ ડેન્સિટી કેન્દ્રથી અંતર પર નિર્ભર હોય અને r0r હોય તો પછી આ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન ઉર્જા શું હશે તેથી હું આ ચાર્જ એસેમ્બલ કરવાનું વિચારીશ જેમ કે મારી પાસે r ત્રિજ્યાનો ગોળો છે અને તેની ઉપર હું dr જાડાઈનો શેલ લઈશ તેમાં થયેલ કાર્યની ગણતરી કરો અને ચાલો r એ 0 થી R સુધી બદલાય આ રીતે હું આ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન ઉર્જાની ગણતરી કરીશ તેથી જો હું r ત્રિજ્યાના ગોળામાં ચાર્જની ગણતરી કરું તો આ q બનશે હું વોલ્યુમ એલિમેન્ટ ને 4πr2dr તરીકે લખી શકું છું અને ચાર્જ ડેન્સિટી 0r છે તેથી qr0r4πr2dr0r છે કારણ કે આ સ્ફેરિકલી સિમેટ્રિક છે જે પછી qr4π00rr3dr થાય છે જે qrπ0r4 ની બરાબર ચાર્જ છે જે r ત્રિજ્યાના આ ગોળામાં સમાયેલ છે તેથી આ મોટા ગોળા પરનો કુલ ચાર્જ Qπ0r4 છે r0r qr0r4πr2dr0r4π00rr3drπ0r4 Qπ0r4 હવે r ત્રિજ્યાના નાના ગોળાને લીધે ચાર્જ qπ0r4 છે અને તેથી સરફેસ પર પોટેન્શિયલ Vr14π00r4r04π0πr3છે હવે જો હું dr જાડાઈ નો શેલ લઇશ ચાલો આપણે થયેલું કાર્ય dWVr 4πr2dr કહીએ 0r ડેન્સિટી છે અને જો હું આને 0 થી R સુધી ઇન્ટીગ્રેટ કરું છું તો મને થયેલું કુલ કાર્ય WdWπ0RVr 4πr2dr મળશે આ 4π બહાર આવે છે તેથી W42004π0r3 r dr છે અને ત્યાં ચાર્જમાંથી એક્સ્ટ્રા 0 આવે છે તેથી થયેલું કુલ કાર્ય W02R770છે ચાલો આને કુલ ચાર્જની દ્રષ્ટિએ એક્સપ્રેસ કરીએ r2 r dr02R770 તો થયેલું કુલ કાર્ય W02R770 છે જે WQ2R72R870 છે તેથી આ જવાબ બહાર આવે છે તેથી આWQ27π0R સાચો જવાબ છે W02R770Q2R72R870Q27π0R આગળ આપણે ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન r ની ઉર્જાની ગણતરી કરવા માંગીએ છીએ જે r0e rછે તેથી આ ચાર્જ ડેન્સિટી આના જેવી લાગે છે તે r 0 પર r0છે અને પછી તે r0e r પ્રમાણે એક્સ્પોનેન્શલી ડાઉન થાય છે પહેલા ની પ્રોબ્લેમની જેમ સમાન ટ્રિક નો ઉપયોગ હશે આપણે 0Vr 4πr2rdr ની ગણતરી કરીશું r ત્રિજ્યા સુધીના ક્ષેત્રમાં આ ચાર્જને કારણે v ની ગણતરી કરવા માટે Vr14π0qr છે તેથીqr0R0e αr4πr2dr હશે તેથી આ qr4π00rr2e αrdrછે આ ઇન્ટિગ્રલ ની ગણતરી કરવા માટે હું અહીં એક નાનકડી ટ્રિક નો ઉપયોગ કરી રહ્યો છું જે છે જો હું 0rr2e αrdr ગણતરી કરવા માંગું છું હું બીજા ડેરિવેટિવ સંદર્ભમાં આ ઇન્ટિગ્રલ ને d2d20re αrdr તરીકે લખી શકું છું નોંધ લો કે જ્યારે હું ના સંદર્ભમાં બે વાર ડિફરેન્શીએટ કરું છું ત્યારે એક્સ્પોનેન્શલી ફંકશન મને r2 આપે છે અને તેથી આ d2d21 e αrછે જ્યારે આ ડિફરેન્શીએટ થાય ત્યારે મને 23 2r2e αr r2e αr 23e αrઆપે છે તેથી તે r ત્રિજ્યા સુધીના આ ગોળામાં સમાયેલ ચાર્જ છે Vr14π0qr qr0R0e αr4πr2dr4π00rr2e αrdr 0rr2e αrdrd2d20re αrdrd2d21 e αr23 2r2e αr r2e αr 23e αr અને તેથી પોટેન્શિયલ Vr4π04π01r23 2r2e αr r2e αr 23e αr છે હું આ 4π કેન્સલ કરું છું તેથી Vr0023 2r2e αr r2e αr 23e αr છે તેથી થયેલું કાર્ય W004πr2dr0e αr1r23 2r2e αr r2e αr 23e αr બનશે ચાલો થોડીક ટર્મ કેન્સલ કરીએ અહીં આ r કેન્સલ થશે મને એક r આપે છે હું આ r ને અંદર લઇશ અને તેથી મને W4π02002re αr3 2r22e 2αr r3e 2αr 2r3e 2αrdr આપે છે

n1પરિણામ નો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને જ્યારે તે લાગુ પડે ત્યારે ચાલો હું આ ટર્મને આ ટર્મ પ્રમાણે લખીશ થયેલું કાર્યW4π0202312 2222α3 162α4 2312α2 છે અને W4π02025 125 685 125 મારો જવાબ હશે તેથી W4π02015 385છે તેથીW4π020585 મારો જવાબ છે

કુલ ચાર્જ ની દ્રષ્ટિએ0 વિશે શું હવે કુલ ચાર્જ Q00e αr 4πr2dr છે જે Q4π00r2e αrdr છે જે Q4π02 34 છે તેથી કુલ ચાર્જ Q8π03 છે તેથી 03Q8π સબસ્ટિટ્યુટ કરીને ડિસ્ટ્રિબ્યુશન ઉર્જા W4π06Q2642585 મેળવી શકીએ છીએ તેથી મને W5Q2128π0 જવાબ આપે છે તે ચાર્જ ડિસ્ટ્રિબ્યુશનની ઉર્જા છે